ઇક્યુ માપનના ચાલી રહેલા સ્વાધ્યાયમાં આપ સૌનું સ્વાગત છે આપણે હમણાં જ ઇક્યુ માપનનો પ્રથમ વિભાગ પૂર્ણ કરેલ છે જેને તમે સાંપ્રત પર્યાવરણ કહી શકો પરંતુ બીજો વિભાગ આપણે છોડી દઈ શકીએ છીએ કારણ કે આપણે અગાઉના વર્ગમાં સાંવેગિક સાક્ષરતાની ચર્ચા કરેલી જ છે સાંવેગિક સાક્ષરતામાં સાંવેગિક સ્વ સભાનતા સાંવેગિક અભિવ્યક્તિ અને અન્યો પ્રત્યેની સામાજિક સભાનતાનો સમાવેશ છે જો કે આપણે સીધેસીધા ત્રીજા વિભાગ તરફ જઈ શકીએ છીએ જે મહત્વની ઘણી સક્ષમતાઓનો સમાવેશ કરે છે જે કોઈ પણ વ્યક્તિ માટે સાંવેગિક રીતે સ્વસ્થ રહેવા માટે અને સાંવેગિક રીતે ચતુરાઈપૂર્વક વર્તન કરવા માટે મહત્વની છે આ સક્ષમતાઓને ઇરાદાપૂર્ણતા કહેવામાં આવે છે આપણે જ્યારે ઇરાદા વિશે વાત કરીએ છીએ ત્યારે અવારનવાર આપણે જોઈએ છીએ કે લોકો જ્યારે વૃદ્ધિ પામી શકતા નથી ત્યારે હંમેશા તેમના સહકાર્યકર તરફ બદ ઇરાદો અભિવ્યક્ત કરે છે ઇરાદાપૂર્ણતા વ્યક્તિના ઈરાદાની ક્ષમતાનો વ્યાપ સૂચવે છે વિધેયાત્મક કાર્યમાં તેનાતેણીના ઇરાદાનો વ્યાપ સૂચવે છે હું રોજિંદા જીવનનું ઉદાહરણ આપવા માંગું છું દાખલા તરીકે જ્યારે બે સહકાર્યકરો તેમની પોતાની જ સંસ્થામાં બઢતી માટે અરજી કરે છે જ્યારે એકને બઢતી મળે છે અને બીજો નથી મેળવી શકતો ત્યારે બીજો હંમેશા હતોત્સાહ અનુભવ કરે છે અને પોતાના સહકાર્યકરોની વિરુદ્ધમાં ખરાબ વિચારો કરે છે તેને લાગે છે કે તે સંસ્થામાં સર્વશ્રેષ્ઠ કાર્ય દેખાવ કરનાર છે છતાં તેને બઢતી મળી શકી નથી જો કે બીજી વ્યક્તિઓ વિચારે છે કે તેમના સહકાર્યકર ચાલાકીભર્યા વ્યવહાર દ્વારા આ બાબતને કેવી રીતે શક્ય બનાવી શકે છે પણ શું તે આપણા જીવનનો અંત છે નિષ્ફળતા ક્યારે અંતિમ નથી હોતી અને સફળતા ક્યારેય આખરી નથી હોતી તેથી જ આપણા ઈરાદાઓને અકબંધ રાખવા અને ઈરાદાઓનો ઉત્પાદકીય રીતે ઉપયોગ કરવો ખૂબ જ મહત્વનું છે આથી જ્યારે તે જ વ્યક્તિ બીજીવાર બઢતી માટે જાય છે ત્યારે બીજી વાર સંભવતઃ તે સફળ નીવડે છે પરંતુ પોતાનામાં સારી બાબતોનો વિકાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પોતાના સહકાર્યકર વિરુદ્ધની યોજના ઘડે છે અને વિચારે છે કે ભવિષ્યમાં ચાલાકીભર્યા વ્યવહારો કે સંસ્થાકીય રાજકારણ દ્વારા તમે તે કરી શકશો પરંતુ આ બાબત લાંબા ગાળે તેને મદદરૂપ થવાની નથી આથી જ મુશ્કેલ પરિસ્થિતિ હેઠળ પણ આપણા ઈરાદાને વિધેયાત્મક રાખવા ખૂબ જ મહત્વનું છે આથી અમે અહીં આપણા રોજિંદા જીવનમાંથી ચોક્કસ લક્ષણો તારવ્યા છે જેમ કે નીચે સૂચિ કરેલ પ્રત્યેક બાબત માટે છેલ્લા એક મહિના વિશે વિચારો આપેલું વિધાન તમારા વર્તન કે ઈરાદાનું કેટલી સારી રીતે વિગતવર્ણન કરે છે તે દર્શાવો મારે જ્યારે એકાગ્ર થવાની જરૂરિયાત છે ત્યારે હું વિચલકોને અલગ તારવી શકું છું તમારી આસપાસ ખૂબ વિચલકો હોય ત્યારે તમે એકાગ્ર થઇ શકો છો કે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો હું આરંભેલી મોટાભાગની બાબતો પૂર્ણ કરું છું આ વિધાન સાથે તમે કેટલે સુધી સંમત થાઓ છો ખૂબ સારી રીતે મધ્યમ રીતે 'થોડી ઘણી રીતે કે નહિવત્ તમારી જાત સાથે ચર્ચા કે વિમર્શ કર્યા વિના તમારો પ્રાપ્તાંક પ્રમાણિકપણે દર્શાવો મારે જ્યારે ના પાડવાની હોય ત્યારે કેવી રીતે ના કહેવી તે હું જાણું છું તમે આત્મવિશ્વાસુ અભિવ્યક્ત કરનાર સચ્ચાઈ ધરાવનાર અને અધિકૃત બાબતો પર નિર્ણય લેનાર વ્યક્તિ છો કે તમારા ઉપરી કે સિનિયર જ્યારે કંઈ કહે ત્યારે ફક્ત હા પાડો છો લક્ષ્ય પ્રાપ્તિ પછી મારી જાતને કેવી રીતે સન્માનિત કરવી તે હું જાણું છું તમે જ્યારે લક્ષ્ય પ્રાપ્ત કરો છો ત્યારે તમે તેનો આનંદ માણી શકો છો તમે એવું વિચારો છો કે તમારા જીવનમાં તમે કોઈ ખુશી મનાવી શકો છો હું લાંબાગાળાના લક્ષ્યો માટે કેટલાક પુરસ્કારો બાજુ પર મૂકી દઊં છું સામાન્ય રીતે માનવી તરીકે આપણે ચોક્કસ લક્ષ્યોની પ્રાપ્તિ પર ભવિષ્યમાં તેનાથી શું થશે તેની કલ્પના કર્યા વગર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ આથી હંમેશા આદર્શ એ છે કે સારો ઈરાદો ધરાવનાર વ્યક્તિએ કેટલાક લક્ષ્યોની પ્રાપ્તિ પર ધ્યાન આપવાને બદલે ભવિષ્યના બૃહદ લક્ષ્ય પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ મારે જ્યારે જરૂર હોય ત્યારે નિયત કાર્ય પર મારી જાતને પૂર્ણપણે કેન્દ્રિત કરી શકું છું તમે તમારું નિયત કાર્ય પાર પાડવા માટે પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે પૂર્ણ એકાગ્રતા અને ધ્યાન સાથે કેન્દ્રિત થઇ શકો છો તે ખૂબ મહત્વનું છે જે તમારો ઇરાદો નિર્ધારિત કરે છે હું એવું કરું છું કે જેના પર મને પાછળથી પસ્તાવો થાય છે આવું આપણા દરેક સાથે બને છે કે જીવનના ટૂંકા ગાળામાં સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં ઉતાવળમાં આપણે ભૂલો કરી દઈએ છીએ આમ ઘણી વાર લોકો કેટલુંક એવું કરે છે જેના માટે પાછલા જીવનમાં તેમને પસ્તાવો થાય છે સારા ઈરાદાઓની આ આડ અસરો છે આથી જો તમે આના પર ઉચ્ચ પ્રાપ્તાંક મેળવો છો તેનો અર્થ એ થયો છે કે તમારી ઇરાદાપૂર્ણતા નીચી જાય છે હું મારા સંવેગોના સંચાલન કરવાની જવાબદારી સ્વીકારું છું તે ઘણું સારું છે તમને જેમાં બિલકુલ રસ ન પડતો હોય તેવા ચોક્કસ કાર્યો સોંપાય ત્યારે તમારે નિષેધાત્મક સંવેગોને દર્શાવવા જોઈએ નહીં સંસ્થાકીય જવાબદારી પણ વ્યક્તિગત જવાબદારી છે આથી જ સારી વ્યક્તિઓ હંમેશા સારી સંસ્થામાં કામ કરે છે જ્યાં વ્યક્તિગત ધ્યેયો અને સંસ્થાકીય લક્ષ્યો સારી રીતે એકબીજા સાથે સમાન રેખામાં રહેલા હોય છે હું જ્યારે સમસ્યાનો સામનો કરું છું ત્યારે હું શક્ય તેટલું ઝડપથી તેની સાથે કામ પાર પાડવાનું પસંદ કરું છું તમારા માર્ગમાં જ્યારે સમસ્યાઓ આવે ત્યારે તમે તેને ટાળો છો કે તમે તરત જ ધ્યાન આપો છો અને તેનો ઉકેલ શોધો છો કાર્ય કરતાં પહેલાં હું ઇચ્છું તે વિચાર કરું છું આ પણ એક શ્રેષ્ઠ બાબત છે કે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં વ્યક્તિએ બે ત્રણ વાર વિચાર કરવો જોઈએ હું ઉચ્ચ લક્ષ્ય માટે મારી અંગત પ્રસન્નતાને પાછી ઠેલી શકું છું તે ખૂબ અદ્ભુત છે અને હકીકતે સાંવેગિક બુદ્ધિ ધરાવતા કોઈ પણ લોકો પાસેથી અપેક્ષિત છે ક્યારેક અંગત સંતોષ તો ક્યારેક અંગત બલિદાન અન્ય લાભો કરતાં વધુ અગત્યના બની રહે છે સાંવેગિક બુદ્ધિ ધરાવતા લોકો આ જ બાબત જુએ છે અને સમાનુભૂતિની નિસ્બતમાં પ્રતિબિંબિત થતી આ શ્રેષ્ઠ બાબત છે જે અન્યોના જીવનમાં સુખાકારી અને ઉત્થાન લાવે છે આથી જ હું મારા વર્ગમાં કહેવાનું પસંદ કરું છું કે આ પ્રભાવશાળી નેતાનો એક શ્રેષ્ઠ ગુણ છે હું જ્યારે ખરાબ મિજાજમાં હોઉં ત્યારે ઉંચા લક્ષ્ય માટે અંગત પ્રસન્નતાને પાછી ઠેલી શકું છું જ્યારે સારા મિજાજમાં ન હોઉં ત્યારે હું મારી જાત સાથે વાત કરી શકું છું અને તેને એકલી પડવા દેતો નથી બીજા લોકો જ્યારે મારી આલોચના કરે ત્યારે હું ગુસ્સે થઈ જાઉં છું જો આવું થાય છે તો તમે એવી પરિસ્થિતિમાં છો કે તમે યોગ્ય રીતે કે વિધેયાત્મક રીતે વિચારી શકવા માટે સક્ષમ નથી ઘણી પરિસ્થિતિમાં હું મારા ગુસ્સાનો સ્ત્રોત જાણતો નથી એમ પણ જોવામાં આવે છે આ તમને સાંવેગિક સાક્ષરતાના નિમ્ન સ્તર તરફ દોરી જાય છે તેથી જો આ પરિમાણ પર તમે ઉચ્ચ પ્રાપ્તાંક મેળવો છો તો તમારી ઇરાદાપૂર્ણતા નીચી જાય છે તો તમે આ પ્રાપ્તાંક પર ઈરાદાઓની ચકાસણી કરી શકો છો ઉદાહરણ તરીકે 0 20 21 26 27 32 33 42 જો તમારો પ્રાપ્તાંક 33 42 ની વચ્ચેનો છે તો તમે મહત્તમ કક્ષાએ છો તમે ભવિષ્યને સમૃદ્ધ બનાવે તેવો વિધાયક અને પૂર્ણ તેવો અદભૂત ઈરાદો ધરાવો છો જો તમારો પ્રાપ્તાંક 27 32 વચ્ચેનો છે તો તમે સરેરાશ છો જેને આપણે નિપુણ કહીએ છીએ તમારી ઇરાદાપૂર્ણતા સારી કે ખરાબ નથી તેથી તમે તેનું સંચાલન કરી શકો છો છતાં તમારે તેને વિકસાવવાની જરૂર છે જો તમે 21 26 ની વચ્ચે આવો છો તો તમે સંવેદનશીલ છો અને તમે પીડિત બનવાની સંભાવના રહેલી છે પરંતુ જો તમારો પ્રાપ્તાંક 0 20 ની વચ્ચેનો છે તો તે સાવધાની નો તબક્કો છે તમે મોટી મુશ્કેલીમાં છો અથવા આ અત્યંત ભયજનક છે તો તમારે તમારા ઈરાદાઓની પુનઃખરાઈ અને પુનર્વિશ્લેષણ કરવાની જરૂર છે કારણ કે આપણા ઈરાદાઓ મુજબનું આપણું વર્તન હોય છે આથી આપણે ખૂબ જ કાળજી રાખવી જોઈએ આથી વ્યક્તિએ અહીં દર્શાવેલ પ્રત્યેક ઈરાદાની તપાસ કરવી જોઈએ કે તે પોતાની જાત સાથે કેવી રીતે લાગુ પડે છે આથી આત્મનિરીક્ષણ તે વ્યક્તિગત વિકાસ માટે શ્રેષ્ઠ મધ્યસ્થી છે હવે આગળ વધતાં આઠમો સ્કેલ સર્જનાત્મકતા અંગેનો છે જે ઇક્યુ સક્ષમતાઓ પૈકીની એક મહત્વની સક્ષમતા છે આપણે અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે સાંવેગિક બુદ્ધિ સર્જનાત્મકતા અને શાણપણ વચ્ચે સીધી કડી જોડાયેલી છે સર્જનાત્મકતા એટલે પહેલા ક્યારેય અસ્તિત્વ ન ધરાવતા હોય તેવા વિચારો કરવાની ક્ષમતા અથવા કેટલાક લોકો કહે છે તેમ તે નવીનીકરણ છે કોઈ પણ પ્રકારનું નવીન વર્તન તે સર્જનાત્મક વર્તન છે તો ચાલો તમારા સર્જનાત્મક પરિપ્રેક્ષ્ય તરફ જોઈએ કે તમે ચોકસાઈપૂર્વક ક્યાં આવો છો નીચે જણાવેલી પ્રત્યેક બાબત માટે છેલ્લા એક મહિના વિશે વિચારો વિધાન તમારા વર્તન કે ઈરાદાનું કેટલી સારી રીતે વિગતવર્ણન કરે છે તે દર્શાવો ઉદાહરણ તરીકે મેં મારી કંપની માટે નવીન પ્રકલ્પો સૂચિત કરેલ છે જો તમારા માટે આ હા હોય તો કેટલી સારી રીતે તે દર્શાવો જો એ ખૂબ સારી રીતે હોય તો 3 પ્રાપ્તાંક આપો મધ્યમ રીતે હોય તો ૨ થોડી ઘણી રીતે હોય તો 1 અને નહિવત્ત હોય તો 0 હું માહિતી અને વિચારોના આદાન પ્રદાનમાં ભાગ લઉં છું શું તમે ખરેખર તમારા જૂથટીમના સભ્યો વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરવામાં ભાગ લો છો હું ક્યાં જઈ રહ્યો છું તે જાણી શકવામાં મદદ થાય તે માટે હું ભવિષ્ય વિશે કલ્પનાઓ કરું છું તમારી વ્યક્તિગત વૃદ્ધિ ચોકસાઈપૂર્વક ક્યાં જઈ રહી છે તે માટે તમારી જાતને તે માર્ગે જોડી રાખો મને શ્રેષ્ઠ વિચારો ત્યારે આવે છે જ્યારે હું ખરખર તેના વિશે વિચારતો નથી તમને આવું થાય છે મને ઉત્તમ વિચારો એક ઝબકારમાં આવી જાય છે અને તે પૂરેપૂરા નીપજેલા હોય છે મોટાભાગના સર્જનાત્મક વિચારો એક ઝબકારાની માફક આવતા હોય છે જાણે કે આકાશમાં વીજળી ઝબકે તેમ જો તમે તેને ઝીલી લઈ શકો તો તે વિચારના લાખો ડોલર મળશે ક્યારે નવા વિચારો સફળ જશે કે નિષ્ફળ જશે તેની મને સારી સમજ છે આ અન્ય એક સંકેત છે કે તમે તમારા અભિગમ તમારા ઈરાદા તમારા વર્તનમાં સર્જનાત્મક છો તમે તમારી જાતની અને અન્યોના સર્જનાત્મક પરિપ્રેક્ષ્ય અને સર્જનાત્મક ઈરાદાઓને ઓળખી શકો છો કે તે બાબતે નિર્ણય લઈ શકો છો મેં મારી કંપનીમાં નવીન પ્રકલ્પોનો અમલ કર્યો છે આ કોઈની સર્જનાત્મકતાના માપનનો બીજો રસ્તો છે તેણે કેટલા પ્રકલ્પો ખૂબ સર્જનાત્મકતાથી કર્યા છે કે જે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન સંસ્થાના કોઈ સભ્યએ કર્યા નથી હું નવા વિચાર કે પરિસ્થિતિથી ઉત્તેજના અનુભવું છું કોઈ જ્યારે નવો વિચાર રજૂ કરે છે ત્યારે તમે તે વિચાર પ્રત્યે આકર્ષિત થાઓ છો ઉત્તેજના અનુભવો છો તમે ખરેખર નવા વિચારોની કદર કરો છો કે તેને ઉત્તેજન આપો છો આ પણ વ્યક્તિની સર્જનાત્મકતાનો બીજો સંકેત છે વિકલ્પો ઉભા કરવા માટે હું સમસ્યા પર સારું એવું મનોમંથન કરી શકું છું ઘણી વાર આપણે જોયું છે તેમ સેમિનાર કોન્ફરન્સ માં થતી ચર્ચા કાર્ય ટીમ સાથેની ચર્ચા મનોમંથન સત્રો આ એવા કેટલાક પ્રસંગો છે જે આપણા સર્જનાત્મક વિચારો સભ્યો વચ્ચે આગેવાન વચ્ચે મૂકે છે આમ વિકલ્પો ઉભા કરવા માટે કોઈ સમસ્યા પર મનોમંથન સત્ર યોજાયું હોય ત્યારે તમે આરામદાયી અનુભવી શકો છો જો હા તો તે તમારા સર્જનાત્મક પરિપ્રેક્ષ્યનો સંકેત છે દરેક વિધાનને પ્રાપ્તાંક આપ્યા પછી આપણે જેને સર્જનાત્મકતા કહીએ છીએ તે પરિમાણ પર ચાર પ્રકારના પ્રાપ્તાંકો માળશે 0 13 જો તમારો પ્રાપ્તાંક તેની વચ્ચેનો હોય તો તેનો અર્થ એ થયો કે તમારી સર્જનાત્મકતા ખૂબ નિમ્ન છે તમારામાં સર્જનાત્મક વર્તનનો સંપૂર્ણ શૂન્યાવકાશ છે જો તમારો પ્રાપ્તાંક 14 28 વચ્ચેનો હોય તો તમારી સર્જનાત્મકતા ખૂબ થોડી છે જેને આપણે સંવેદનશીલ વર્તન કહીએ છીએ જો તમારો પ્રાપ્તાંક 19 23 વચ્ચેનો છે તો તમે સરેરાશની પ્રક્રિયામાં છો તમે સંચાલન કરી શકો છો સર્જનાત્મક વર્તનનું તમારું સ્તર સરેરાશ છે જેને આપણે નિપુણ કહીએ છીએ તમે તમારી પોતાની અને અન્યોની સર્જનાત્મકતાની કદર કરી શકો છો જો તમારો પ્રાપ્તાંક 24 30 ની વચ્ચેનો હોય તો તમે મહત્તમ સ્તરે છો આ પ્રાપ્તાંક માટે મહત્તમ સ્તરની જરૂર છે જેને અન્યથા આપણે ઉત્કૃષ્ટ પણ કહીએ છીએ તમે જાણો છો તેમ આને સરેરાશ કહેવાય છે આ થોડી છે આ ખૂબ થોડી છે આ પ્રમાણે તમે તમારા વિશે વિચારી વિકલ્પો ઊભા કરી શકો સર્જનાત્મકતાને ઉત્તેજન આપવાના ખીલવવાના ઘણા માર્ગો છે તમને સ્પર્શતા કોઇ પ્રશ્નો હોય તો તમે મને પૂછી શકો છો અને હું તમારા પ્રશ્નોના જવાબ આપવા હાજર છું

નવમો સ્કેલ પ્રતિરોધક્ષમતા પર કેન્દ્રિત છે તે દબાણને પહોંચી વળવાની બાબત છે અથવા બીજા શબ્દોમાં કહી શકાય કે દબાણમાં ખીલવાની બાબત છે તમારા કાર્યમાંથી ઉદભવતી ખતરાપૂર્ણ અને મનોવ્યથાપૂર્ણ પરિસ્થિતિઓની તમારા પર કેટલી અસર પડે છે હકીકતે આના વિષે આપણે ગઈ કાલે વિગતે ચર્ચા કરેલી છે આથી મને નથી લાગતું કે મારે આના વિશે વિગતોમાં જવું જોઇએ તમે આ કસોટી આપો તમારો પ્રાપ્તાંક શોધો અને ખરાઈ કરો કે તમે ક્યાં આવો છો અને તમારી પ્રતિરોધક્ષમતા વધારવા સંબંધી તમને કોઈ સંદેહ હોય તો હું તમને મદદ કરવા માટે હાજર છું તો ચાલો પછીના સ્કેલ તરફ જઈએ જેને તમે સ્કેલ નંબર 10 કહેશો તે આંતરવૈયક્તિક પ્રત્યાયન છે તો આ આંતરવૈયક્તિક પ્રત્યાયન એટલે શું તેનો અર્થ એ થાય કે તમે તમારા મિત્રો સહકાર્યકરો તમારા કુટુંબના સભ્યો તમારી આસપાસના દરેક લોકો સાથે કેવી રીતે પ્રત્યાયન કરો છો અન્ય લોકો સાથે તમે કેવી રીતે આંતરવૈયક્તિક વાતચીત કરો છો તમે આવું વર્તન કર્યું હોય તેવી સ્થિતિ વિશે વિચારો નીચેની સૂચિમાંની પ્રત્યેક બાબત માટે છેલ્લા એક મહિના વિશે વિચારો વિધાન તમારા વર્તન ઈરાદાનું કેટલી સારી રીતે વિગતવર્ણન કરે છે તે દર્શાવો આમ આ કેટલાક એવા વિધાનો છે જે તમારા આંતરવૈયક્તિક પ્રત્યાયન પ્રોફાઈલનુ વિગતવર્ણન કરે છે મારા માટે મહત્વનું હોય એવું કશુંક હું ગુમાવું તો હું તેનાથી વ્યથિત થાઉં છું આવી પરિસ્થિતિઓને તમે કેવી રીતે પહોંચી વળો છો કોઈ સાંવેગિક રીતે મારી ખૂબ નિકટ આવે ત્યારે હું આરામદાયી અનુભવ કરતો નથી શું ખરેખર આવું છે જો હા તો આંતરવૈયક્તિક પ્રત્યાયન ખૂબ જ નિમ્ન છે મારે આંગળીને વેઢે ગણી શકાય તેટલા મિત્રો છે હું તકલીફના સમયે તેમને યાદ કરી શકું છું આવી રીતે આપણે જીવનમાં સામાજિક સહાયની આખી શ્રેણી ઉભી કરતા હોઈએ છીએ જો તણાવના સમય દરમિયાન તમારી આસપાસ કેટલાક સારા લોકો છે તો તમે ખૂબ ભાગ્યશાળી છો તમે ખૂબ જ સામાજિક સહાય મેળવો છો તમારું આંતરવૈયક્તિક પ્રત્યાયન ઉચ્ચ છે જ્યારે હું સમસ્યા અનુભવું ત્યારે હું જાણું છું કે મારે તેનો ઉકેલ શોધવા મદદ મેળવવા કોની પાસે જવું કે શું કરવું જો આના પર તમારો પ્રાપ્તાંક ઊંચો હોય તો આ બાબત પણ ઉચ્ચ સાંવેગિક બુદ્ધિનું માપન કરે છે મારી માન્યતાઓ અને મૂલ્યો મારા કાર્યને માર્ગદર્શિત કરે છે મને જ્યારે જરૂર હોય ત્યારે મારું કુટુંબ હંમેશાં હાજર હોય છે આવું એટલા માટે છે કે આપણે સૌ જાણીએ છીએ તેમ કુટુંબ સામાજિક સહાય મેળવવાનો અગત્યનો સ્ત્રોત છે આથી જો તમારું આંતરવૈયક્તિક પ્રત્યાયન પૂરતું સારું અને સ્વસ્થ હોય તો તમારી આજુબાજુ સૌ લોકો મદદ કરવા માટે હોવાની સંભાવના છે મને મિત્રો બનાવવામાં મુશ્કેલી પડે છે શું તમે એવી વ્યક્તિ છો જેને મિત્રો બનાવવામાં ખૂબ મુશ્કેલી પડે છે તે ઇક્યુના નિમ્ન સ્તરનો સંકેત છે અથવા ખાસ રીતે કહેતાં તે આંતરવૈયક્તિક પ્રત્યાયનનું નિમ્ન સ્તર છે હું ભાગ્યે જ રડું છું એવું નથી કે સારી સાંવેગિક બુદ્ધિ ધરાવતા લોકો એમના જીવનમાં રડતા નથી ના તે સામાજિક બુદ્ધિવાળા લોકોની બીજી એક નબળાઈ નથી જે લોકો અન્યોને સમજી શકે છે અન્યોની સંભાળ લઈ શકે છે જે અન્યો પ્રત્યે નિસ્બત દર્શાવી શકે છે તેઓ સાંવેગિક બુદ્ધિ અથવા આંતરવૈયક્તિક પ્રત્યાયનનું નિમ્ન સ્તર ધરાવતા લોકોની તુલનામાં100 ગણીવાર રડવાની સંભાવના ધરાવે છે આ કસોટીમાંથી પસાર થયા પછી તમને જુદી જુદી શ્રેણીમાં પ્રાપ્તાંક મળશે જેમકે 0 17 18 22 23 27 28 30 વગેરે જો તમારો પ્રાપ્તાંક 24 30 ની વચ્ચે આવે છે તો તે પ્રાપ્તાંકની સારી શ્રેણી છે જે તમારા આંતરવૈયક્તિક પ્રત્યાયનનું મહત્તમ સ્તર દર્શાવે છે મહત્તમ એટલે તમે ખૂબ સારા અથવા હકીકતે ઉત્કૃષ્ટ છો જો તમારો પ્રાપ્તાંક 23 29 વચ્ચેનો છે તો તમે નિમ્ન સ્તરમાં છો જેને અન્યથા આપણે સરેરાશ કહીએ છીએ જો તમારો પ્રાપ્તાંક 18 22 વચ્ચે હોય તો તમે સંવેદનશીલ છો તમારે ખૂબ વિકાસ કરવાની જરૂર છે જો તમારો પ્રાપ્તાંક 0 17 વચ્ચેનો છે તો તમે સાવધાની ના તબક્કે છો તમે સહેલાઈથી તમારા જીવનનું સંચાલન કરી શકતા નથી કારણ કે આપણું અસ્તિત્વ ટકાવી રાખવામાં આંતરવૈયક્તિક પ્રત્યાયનની ખૂબ મહત્વની ભૂમિકા છે આથી આ સાચું છે કે તમારે આ બાબતને લક્ષમાં લેવી જોઈએ અને તરત ધ્યાન આપવું જોઈએ ત્યાં તરત ધ્યાન આપવાની જરૂર છે આંતરવૈયક્તિક પ્રત્યાયનનું આ અર્થઘટન છે અને અગિયારમો ક્રમાંક દર્શાવે છે કે આ ઇક્યુ સક્ષમતાનું ખૂબ મહત્વનું ક્ષેત્ર છે જેને આપણે રચનાત્મક અસંતોષ કહીએ છીએ તમે કેટલી ઝડપથી નિષેધાત્મકતામાંથી વિધેયાત્મકતા તરફ વળો છો માનવ તરીકે આપણા નિષેધાત્મક અભિપ્રાયો વિચારો અને મનોવ્યાપારોને રચનાત્મક અથવા માત્ર વિધેયાત્મક બનાવવાની ક્ષમતા આને વ્યવહારમાં મૂકવું આપણા માટે ખૂબ મુશ્કેલ છે પણ જે લોકો તેને વ્યવહારમાં મૂકી શકે છે તેઓ તેમના જીવનમાં ખૂબ જ સફળ થાય છે કારણ કે તેઓ પ્રતિરોધક્ષમતા ધરાવે છે તેઓ ધીરજ ધરે છે અને તેઓ ઝડપથી પોતાની જાતમાં પરિવર્તન લાવી શકે છે નિષેધાત્મક પરિસ્થિતિમાંથી વિધેયાત્મક પરિસ્થિતિ તરફ પરિવર્તન પામવું પીડાકારક હોવા છતાં એકવાર તમે તેમ કરો છો તો તેના અગણિત ફાયદા છે તો ચાલો આ સ્કેલને જોઈએ નીચે સૂચિ કરેલી પ્રત્યેક બાબત માટે છેલ્લા એક મહિના દરમિયાન તમે શું વિચારો છો વિધાનો તમારા વર્તન અને ઈરાદાનું કેટલી સારી રીતે વિગતવર્ણન કરી શકે છે તે દર્શાવો હું પરિવર્તન લાવવા માટે અસરકારક રીતે અસંમત થઇ શકું છું તે ખૂબ અદ્ભુત છે હકીકતે તે તમારા રચનાત્મક અસંતોષ અને રચનાત્મક અભિગમનો સંકેત છે હું મારી લાગણીઓને અભિવ્યક્ત કરીશ નહીં કારણ કે તેમ કરવાથી અસંમતિ ઉદ્ભવશે આથી જો આના પર તમે ઉચ્ચ પ્રાપ્તાંક મેળવો છો તો તે તમારા રચનાત્મક અસંતોષનું નિમ્નતર દર્શાવે છે કારણ કે તમે નિષેધાત્મક ક્ષેત્રને રક્ષી રહ્યા છો જ્યારે આમ થાય ત્યારે નોંધી લો હું કામ પાર પાડવામાં ફક્ત મારી જાત પર જ વિશ્વાસ કરી શકું છું જ્યારે બીજા લોકો ગુસ્સે થઈ જાય તેવી પરિસ્થિતિમાં પણ હું સ્થિરતા ધારણ કરી શકું છું જો તમે ટાળી શકો તો તમારી સમસ્યાઓને ન દર્શાવવી તે વધુ સારું છે મને મારી ટીમ તરફથી સર્વસંમતિ મેળવવાનું ખૂબ કપરું થઇ પડે છે હું મારા કાર્ય દેખાવ બાબતે સમકક્ષ સાથીમિત્રોના ફીડબેક લઉં છું હું લોકોને સારી રીતે સંગઠિત અને પ્રેરિત કરી શકું છું ઘણી વાર એવું થાય છે કે જ્યારે કોઈ આપણા કામ પર ટિપ્પણી કરે ત્યારે આપણે હતોત્સાહ થઈ જઈએ છીએ કારણ કે તે આપણી પ્રગતિના માર્ગમાં અડચણ ઊભી કરે છે પરંતુ ત્યારે જ તમારી આસપાસના લોકોની નિષેધાત્મક ટિપ્પણીઓને રચનાત્મક માળખામાં મૂકો તે રચનાત્મક અસંતોષના ઉચ્ચ સ્તરનો સંકેત છે હું લોકોને સારી રીતે સંગઠિત અને પ્રેરિત કરી શકું છું શું તમે ખરેખર જૂથના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે લોકોને સમજાવીને સંમત કરી શકો છો હું કાર્યમાં પડકારોનો સામનો કરવાનો અને સમસ્યાઓના ઉકેલ શોધવાનો આનંદ માણું છું હા તો તમે સારું કાર્ય કરી રહ્યા છો તમારા માર્ગમાં ઘણા અવરોધો અને અડચણો આવશે તમે તેની સાથે કેવી રીતે કામ પાર પાડો છો જો તમે તે સફળતાપૂર્વક કરી શકતા હો તો તે તમારા રચનાત્મક અસંતોષ ના ઉચ્ચ સ્તરનો સંકેત છે તદુપરાંત અહીં બીજા કેટલાક વધારે વિધાનો છે હું વિવેચનાને ખુલ્લાં મનથી સાંભળું છું અને ન્યાયી હોય તો તેનો સ્વીકાર કરું છું હું જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે ચોક્કસ રીત આ જ છે તમે કેટલી ઝડપથી અન્ય દ્વારા કરવામાં આવતી વિવેચનાને સ્વીકારી શકો છો અને તમારી પોતાની બુદ્ધિ અને સંસ્થાની વ્રુદ્ધિ સાધી શકો છો તો આ રચનાત્મક અસંમતિનો સારો સંકેત છે હું બાબતો વિશે બોલતાં પહેલાં તેને કટોકટીની અણી સુધી આગળ વધવા દઉં છું આ જોખમી છે કોઈએ આમ ન કરવું જોઈએ પરંતુ રચનાત્મક અસંમતિ ધરાવતા લોકો આદર્શ લોકો છે તેઓ આ પ્રકારના વર્તનનું આચરણ કરવાની સંભાવના ધરાવે છે જેના માટે હંમેશાં સલાહ આપવામાં આવે છે હું જ્યારે વિવેચનાત્મક ટિપ્પણી કરું છું ત્યારે હું વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરું છું વ્યક્તિ પર નહિ ચોક્કસ રીતે વ્યક્તિએ અન્ય વ્યક્તિના વર્તન તરફ જોવું જોઈએ અને તેનું વિશ્લેષણ કરવું જોઈએ આવી વ્યક્તિનું સરળ અને સહાયક વર્તન સંસ્થામાં કેવો સારો કાર્ય દેખાવ કરી શકે છે તેની નોંધ લેવાવી જોઈએ અને નહિ કે વ્યક્તિગત ક્ષમતાઓ કે ઉણપોની કારણ કે જે પળે તમે વ્યક્તિની ચોક્કસ ઉણપ પર ભાર મૂકી અન્યના ધ્યાને લાવો છો ત્યારે આમ કરીને તમે વ્યક્તિની સ્વ પ્રગતિમાં ઘટાડો કરો છો કોઈ વ્યક્તિનો અભિગમ આવો ન હોવો જોઈએ હું ઘર્ષણને ટાળું છું જે વ્યક્તિ એમ કહે છે કે તે સંસ્થામાં કાર્ય કરતી વખતે જૂથમાં કે ટીમમાં તેઓ ઘર્ષણથી દૂર રહે છે તો તે પણ વ્યક્તિની એક મર્યાદા છે કારણ કે જો તમે વર્તન કે જે કાર્ય કરી રહ્યા છો તેની શક્તિ કે મર્યાદા વિશે અન્યોને ખાતરી કરાવી શકતા નથી તો તમે ખૂબ જ અતાર્કિક વ્યક્તિ છો તમે આવા પ્રકારની વ્યક્તિ છો એટલે અન્ય સાથે ઘર્ષણમાં આવ્તા નથી આવા પ્રકારના લોકો નિરર્થક હોય છે આવા પ્રકાર નું વલણ ખોટા નિષ્કર્ષ પર દોરી જાય છે આથી અહીં તમને ચાર પ્રકારના પ્રતિભાવો મળશે 0 19 20 26 27 33 અને 34 39 ઉચ્ચતમ પ્રાપ્તાંક મહત્તમ કહેવાશે ત્યાર પછીનો પ્રાપ્તાંક નિપુણ કહેવાશે ત્યાર પછીનો પ્રાપ્તાંક સંવેદનશીલ છે અને 0 19 વચ્ચેનો પ્રાપ્તાંક સાવધાની કહેવાય છે આમવ્યક્તિએ પોતાના પ્રોફાઈલની ખરાઇ કરવાની જરૂર છે જે પળે તમે અહીં આપવામાં આવેલી પ્રત્યેક બાબત માટે તમારો પ્રાપ્તાંક વાંચશો તો તે તમારી રચનાત્મક અસંમતિ માટે આંખ ઉઘાડી દેનારું કાર્ય હશે આપનો આભાર આપણે ફરી પરત મળીશું